અગાઉ આપણે જોયું કે કાર્યોના શેડયુલિંગના ફ્રેમવર્કમાં કાર્યો વચ્ચે રિસોર્સ કેવી રીતે વહેંચી શકાય કાં તો એ રેટ મોનોટોનિક શિડ્યુલર હોઈ શકે અથવા પ્રારંભિક ડેડલાઇન પ્રથમ શેડ્યૂલર ઉપરાંત આપણે ક્રિટિકલ સેકશન અને સેમાફોરવિશે ચર્ચા કરી આપણે પરંપરાગત ઓપરેટિંગ સિસ્ટમમાં ઉપયોગમાં લેવાતા સેમાફોર સોલ્યુશન વિશે ચર્ચા કરી હતી તે રીઅલ ટાઇમ એપ્લિકેશનમાં એ જ રીતે ઉપયોગ કરી શકાતો નથી કારણ કે તે બે ગંભીર સમસ્યાઓપ્રાયોરિટી ઇન્વર્શ઼ન અને અનબાઉન્ડ પ્રાયોરિટી ઇન્વર્શ઼ન તરફ દોરી શકે છે એક સરળ પ્રાયોરિટી ઇન્વર્શ઼નની સમસ્યા ત્યારે ઊભી થાય છે જ્યારે નીચા પ્રાધાન્યતા કાર્યએ નોન પ્રીએમ્પટેબલ રિસોર્સને લોક કર્યું છે અને ઉચ્ચ અગ્રતા કાર્ય એક્સિક્યૂટ કરી શકતું નથી અને રિસોર્સની રાહ જુએ છે આપણે પ્રાયોરિટી ઇન્વર્શ઼નનું ઉદાહરણ જોયું હતું જ્યાં નીચી પ્રાધાન્યતા કાર્ય એક્સિક્યૂટ કરે છે અને ઉચ્ચ પ્રાયોરિટી કાર્ય રાહ જોઈ રહ્યું છે પરંતુ તે પછી પ્રાયોરિટી ઇન્વર્શ઼ન ની સમસ્યા ખૂબ ખરાબ નથી કારણ કે તે પ્રોગ્રામિંગનો સાવચેતીથી ઉપયોગ કરીને ઉકેલી શકાય છે પરંતુ અનબાઉન્ડ પ્રાયોરિટી ઇન્વર્શ઼નમાં ઓછી પ્રાધાન્યતા કાર્ય કે જે રિસોર્સ ધરાવે છે તેને CPU ઉપયોગથી અન્ય મધ્યવર્તી અગ્રતા ક્રિયાઓ જેને રિસોર્સની જરૂર નથી તેના દ્વારા પ્રીએમ્પ્ટ કરવામાં આવે છે છેલ્લા વ્યાખ્યાનના અંત તરફ આપણે ક્રિટિકલ સેકશન અને પ્રાયોરિટી ઇન્વર્શ઼ન કેવી રીતે ઉદ્ભવી શકે છે અનબાઉન્ડ પ્રાયોરિટી ઇન્વર્શ઼ન અને તેના ઉકેલો વિશે ચર્ચા કરીશું ઉદાહરણ તરીકે આપણી પાસે 2 કાર્યો છે T1 અને T3 કે જેને નોન પ્રીએમ્પટેબલ રિસોર્સ શેર કરવાની જરૂર છે આનો અર્થ એ છે કે તેમણે રિસોર્સને એક્સક્લૂસિવ મોડમાં એક્સેસ કરવાની જરૂર છે અને જ્યારે કોઈ કાર્ય જે પહેલેથી જ રિસોર્સનો ઉપયોગ કરી રહ્યું છે અને તે રિસોર્સનો ઉપયોગ કરીને તેનું એક્સક્યૂશન પૂર્ણ કરે ત્યાં સુધી અન્ય કોઈ કાર્ય તે રિસોર્સ નો ઉપયોગ કરી શકશે નહીં બંને કાર્યો નીચેના પ્રકારના કોડ ના છે અને કેટલાક ભાગ પ્રોગ્રામનો છે જ્યાં તેઓ રિસોર્સનો ઉપયોગ કર્યા વિના કેટલીક પ્રોસેસીંગ કરે છે જેમ કે આ નોન પ્રીએમ્પટેબલ રિસોર્સ છે તેઓ રિસોર્સ નો ઉપયોગ કરવાનું શરૂ કરે તે પહેલાં તેઓ P ને ઇન્વોક કરે છે જે મૂળ રૂપે સેમાફોરની રાહ જુએ છે અને સેમાફોરની એક્સેસ મેળવ્યા પછી તેઓ શેર રિસોર્સ એક્સિક્યૂટ કરવાનું શરૂ કરે છે અહીં કોડ સેગમેન્ટ પૂર્ણ કર્યા પછી એટલે કે કોડનો ભાગ શરૂ થાય છે કે જે શેર રિસોર્સ નો ઉપયોગ સમાપ્ત થાય પછી તેઓ સૂચના V ચલાવે છે જે રિસોર્સને મુક્ત કરવા માટે નું સિગ્નલ સેમાફોર છે અને કોડ નો એ ભાગ જેમાં એક કાર્ય દ્વારા શેર રિસોર્સનો ઉપયોગ કરવામાં આવે છે એ જ સમાન વૈટ સિગ્નલ એ જ સમાન સિગ્નલ જ્યાં સુધી ક્રિટિકલ સેકશનમાં છે ત્યાં વધુ લોકલ પ્રોસેસીંગ રિસોર્સનો ઉપયોગ કર્યા વિના થાય છે આવી પરિસ્થિતિમાં નીચે રીત છે કે જેના દ્વારા પ્રાયોરિટી ઇન્વર્શ઼ન ઉદ્ભવી શકે છે માની લો કે આપણી પાસે કાર્ય T3 છે જે ઓછી અગ્રતા છે તે લોકલ પ્રોસેસીંગ કરે છે જે L દ્વારા સૂચવવામાં આવ્યું છે અને તે પછી તે ક્રિટિકલ સેકશનમાં આવે છે રિસોર્સનો ઉપયોગ કરતા પહેલા તે વૈટ સેમાફોર કરે છે અને કારણ કે સેમાફોર ઉપલબ્ધ છે તે રિસોર્સ મેળવી શકશે અને ત્યાંથી તે રિસોર્સનો ઉપયોગ કરવાનું શરૂ કરે છે પરંતુ ત્યારે T સમયે T1 એ ઉચ્ચ પ્રાધાન્યતા કાર્ય એક્સક્યૂશન શરૂ કરે છે અને તે અહીં કેટલીક લોકલ પ્રોસેસીંગ કરે છે અને પોઇન્ટ T 3 સુધી જ્યાં તે તેના ક્રિટિકલ સેકશનમાં આવે છે અને રિસોર્સ લોક કરે છે અથવા સમાન પહોળાઈની સૂચના એક્સિક્યૂટ કરે છે અને રિસોર્સ પહેલેથી જ T3 પાસે છે તેથી કાર્ય T1 બ્લોક થઈ જાય છે અને એકવાર તે બ્લોક થઈ જાય છે પછી T3 ઍક્ટિવ થઈ જાય છે રિસોર્સનો ઉપયોગ કરે છે અને થોડા સમય પછી T 4 તે એક્સક્યૂશન પૂર્ણ કરે છે અને પછી T1 રિસોર્સ મેળવે છે અને એક્સક્યૂશન શરૂ કરે છે લોકલ પ્રોસેસીંગ કરે છે અને પછી તે પૂર્ણ થયા પછી પછી T3 CPU મેળવે છે અને એક્સક્યૂશન શરૂ કરે છે આ ઉદાહરણ એક પ્રાયોરિટી ઇન્વર્શ઼નનુંછે અને તે સમય કે જેના માટે કાર્ય T1 બ્લોક થાય છે તે T3 અને T4 વચ્ચેનો છે જ્યાં કાર્ય T3 તેના ક્રિટિકલ રિસોર્સનો ઉપયોગ પૂર્ણ કરે છે અને તે પછી મહત્તમ સમયગાળો જેના માટે T1 એ પ્રાયોરિટી ઇન્વર્શ઼ન ને સહન કરી શકે છે તે સૌથી મોટા સમયગાળા જે માટે કાર્ય T3 ને ક્રિટિકલ રિસોર્સ Rનો ઉપયોગ કરવાની જરૂર પડશે તેનાબરાબર છે નીચે અનબાઉન્ડ પ્રાયોરિટી ઇન્વર્શ઼નની સમસ્યા વિશે છે એ જ રિસોર્સ R ને કારણે કાર્ય T1 2 પ્રાયોરિટી ઇન્વર્શ઼ન સહન કરી શકે છે જ્યારે કાર્ય T2 જેને રિસોર્સની જરૂર નથી તે એક્સક્યૂશન શરૂ કરે છે અને T3 ને CPUનો ઉપયોગ કરવાથી પ્રીએમ્પ્ટ કરે છે અને તેથી T1 ને 2 પ્રાયોરિટી ઇન્વર્શ઼નનો સામનો કરવો પડે છે તે એક T3 ના લીધે અને અન્ય T2 ના લીધે T2 એક્ઝેક્યુટ કરે છે ત્યારબાદ T1 એ રાહ જોવી પડશે કારણ કે તેની પાસે રિસોર્સ નથી T3 રિસોર્સ ધરાવે છે પરંતુ એક્સિક્યૂટ માટે સમર્થ નથી કારણ કે T 2 એ એક્સક્યૂશન શરૂ કરી દીધું છે અને આ સમયગાળા દરમિયાન 2 પ્રાયોરિટી ઇન્વર્શ઼ન T3 અને T2 નું કારણ બને છે જો આ ઉદાહરણ એક્સટેન્ડ કરવામાં આવે તો પછી આપણી પાસે અનબાઉન્ડ પ્રાયોરિટી ઇન્વર્શ઼ન છે આપણે ઘણા ઇન્ટર્મીડિએટ્ કાર્યો ધ્યાનમાં લઇ રહ્યા છીએ જ્યાં T3 ની સૌથી ઓછી અગ્રતા છે T1 એ સૌથી વધુ પ્રાધાન્યતા છે પરંતુ ત્યાં ઇન્ટર્મીડિએટ્ પ્રાયોરિટી કાર્યો જેમ કે T2 1 T2 2 T2 n વગેરે છે T1 રિસોર્સ T3 માટે બ્લોક છે અને પછી ઇન્ટર્મીડિએટ્ પ્રાયોરિટી કાર્યો એક પછી એક ચલાવવાનું ચાલુ રાખે છે T1 તેની રાહ જોતી રહે છે જ્યારે T3 તેની એક્સક્યૂશન પૂર્ણ કરવા માટે CPU મેળવવા માટે સક્ષમ છે પરંતુ તે સમય સુધીમાં T1 તેની ડેડલાઇન ચૂકી જશે આમ એક એપ્લિકેશનની નિષ્ફળતા છે જ્યાં સુધી અનબાઉન્ડ પ્રાયોરિટી ઇન્વર્શ઼નને પૂરતા પ્રમાણમાં નિયંત્રિત કરવામાં નહીં આવે રીઅલ ટાઇમ એપ્લિકેશન નિષ્ફળ થઈ શકે છે ભૂતકાળમાં ઘણા ઉદાહરણો છે જ્યાં અનબાઉન્ડ પ્રાયોરિટી ઇન્વર્શ઼નને કારણે એપ્લિકેશન નિષ્ફળ થઈ હતી પરંતુ સંભવત સૌથી પ્રખ્યાત ઉદાહરણ માર્સ પાથ ફાઇન્ડર છે માર્સ પાથ ફાઇન્ડર 4th July 1997 ના રોજ માર્સની સપાટી પર ઉતર્યો તે માર્સની સપાટી પર પ્રવેશતાની સાથે જ સોજોર્નર રોવર જે એક વાહન છે એ એર બેગ્સ થી ઘેરાયેલા હતા જે ધીરેથી માર્સની સપાટી પર નીચે આવી ગયા હતા અને તે એરબેગથી બહાર નીકળીને માર્સની સપાટી પર આગળ વધ્યું હતું અને પૃથ્વીના સ્ટેશન પર મોટા પ્રમાણમાં ડેટા ટ્રાન્સમિટ કરવાનું શરૂ કર્યું આ ડેટામાં માર્સ સપાટીની તસવીરો શામેલ છે જે નાસા દ્વારા બહાર પાડવામાં આવી હતી અને તે વેબ પર સાર્વજનિક રૂપે ઉપલબ્ધ છે રોવર દ્વારા મોટી સંખ્યામાં ચિત્રો પ્રસારિત કરવામાં આવ્યા હતા એમાંથી એક તસવીર એવી હતી જ્યાં રોવર માર્સની સપાટી પર લેન્ડ થયું અને બેગથી ઘેરાઈ ગયું હતું અને તસવીરો લેવાની શરૂ કરી દીધી આ માર્સ પાથ ફાઇન્ડરની એક બીજી તસવીર છે સૌજન્ય નાસાએ લોકોને જાહેર કરેલું પરંતુ તે પછી પાથફાઇન્ડર એ સિસ્ટમ રીસેટનો અનુભવ કરવાનું શરૂ કર્યું સિસ્ટમે દર થોડીક સેકંડ પછી પોતાને ફરીથી રીસેટ કરવાનું શરૂ કર્યું અને પરિણામે ડેટા ટ્રાન્સમિટ થઈ શક્યો નહીં અને ડેટાનો ફક્ત થોડો ભાગ જ પ્રસારિત થઈ શકતો હતો અને પછી તે ફરીથી રીસેટ થાય છે અને ફરીથી તે ટ્રાન્સમિટ કરવાનું શરૂ કરે છે અને ફરીથી રીસેટ થાય છે અને આમ સંપૂર્ણ ડેટા ટ્રાન્સમિટ કરી શકાતો નથી તે સમયે અખબારોએ અહેવાલ આપ્યો હતો કે માર્સ પાથ ફાઇન્ડર નિષ્ફળતાઓનો અનુભવ કરી રહ્યો છે અને આ નિષ્ફળતાને વર્ણવવા માટે વપરાયેલી શબ્દો એ સોફ્ટવેર ગ્લિચ હતી જ્યારે કેટલાક અન્ય અખબારોએ અહેવાલ આપ્યો છે કે પાથફાઇન્ડરમાં કમ્પ્યુટર એક સાથે ઘણી બધી બાબતો કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને તેથી નિષ્ફળ થઈ રહ્યો હતો પરંતુ વૈજ્ઞાનિકો નાસાની પ્રયોગશાળામાં ભૂલને સુધારવા માટે સખત પ્રયાસ કરી રહ્યા હતા માર્સ પાથ ફાઇન્ડર માં VxWorks રીઅલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો જે પવન રિવર સિસ્ટમ્સમાંથી હતું અને થ્રેડોનું રેટ મોનોટોનિક શેડયુલિંગ કરવામાં આવ્યું હતું પાથફાઇન્ડરમાં વિવિધ કાર્યો અને શેર મેમરી દ્વારા માહિતી શેર એક કાર્ય મેમરીને લખશે જ્યારે બીજું કાર્ય તેને વાંચશે અને પછી અવકાશયાનના વિવિધ ઘટકો વહેંચાયેલ મેમરી દ્વારા એકબીજા સાથે વાતચીત કરી શકશે પાથફાઇન્ડરને ડિબગ કરવા માટે નાસાના વૈજ્ઞાનિકો પાસે તેમની લેબમાં પાથફાઇન્ડરની પ્રતિકૃતિ હતી અને તેઓ મંગળની સપાટી પર બનેલી ઘટનાઓનું સિમ્યુલેશન કરવાનું શરૂ કરી દીધું હતું અને ડિબગ મોડ ગોઠવ્યો હતો ત્યાં જ તેમને ખબર પડી કે ક્યાં કોન્ટેક્સટ સ્વિચેસ થાય છે અથવા ઓબ્જેક્ટસ વચ્ચે સિંક્રનાઇઝેશન થયું ઇન્ટરપ્ટ ક્યારે થયા આ બધા અવલોકન કરી શકાયું અને છેલ્લે પાથફાઇન્ડરની પ્રતિકૃતિ સાથે કેટલાક કલાકો સુધી કામ કર્યા પછી તેઓ ચોક્કસ પરિસ્થિતિઓને આવરી શક્યા જેના હેઠળ તે રીસેટ થયો હતો તેઓને જાણવા મળ્યું કે મ્યુટેક્સ એક સેમાફોર હતો જેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો અને બુલિયન પેરૅમિટર જે ગ્લોબલ વેરીઅબલ હતું બુલિયન વેરીએબલની વૅલ્યુ ઉપર આધાર રાખીને અને બુલિયન પેરૅમિટરના બતાવ્યા પ્રમાણે પ્રાયોરિટી ઈન્હેરિટન્સ પર્ફોર્મ કરવું કે નહીં પરંતુ તે પછી તેઓએ જોયું કે બુલિયન વેરીએબલએ પ્રાયોરિટી ઈન્હેરિટન્સને બંધ કરી દીધી છે અને પછી જોપ્રાયોરિટી ઈન્હેરિટન્સ ચાલુ કરવામાં આવે તો સમસ્યા હલ થઈ શકે છે અને પછી તેઓએ માર્સ પાથ ફાઇન્ડર પર એક ટૂંકો સી પ્રોગ્રામ અપલોડ કર્યો અને પછી જે અનબાઉન્ડ પ્રાયોરિટી ઇન્વર્શ઼ન થઈ રહ્યું હતું એને હેન્ડલ કરી શકાયું સારાંશમાંએમ કહી શકાય કે માર્સ પાથફાઇન્ડર સમસ્યા અનુભવી રહ્યો હતો કારણ કે અનબાઉન્ડ પ્રાયોરિટી ઇન્વર્શ઼નના સમસ્યાના સોલ્યૂશન રૂપમાં બુલિયન વેરીએબલએ પ્રાયોરિટી ઈન્હેરિટન્સને બંધ કરી દીધી હતી પછી તેઓ એ પ્રાયોરિટી ઈન્હેરિટન્સ પ્રોસિજર ચાલુ કરી અને પછી તે અનબાઉન્ડ પ્રાયોરિટી ઇન્વર્શ઼નનો પ્રોબ્લેમ સોલ કરી શક્યો હતો પ્રાયોરિટી ઇન્વર્શ઼ન અને અનબાઉન્ડ પ્રાયોરિટી ઇન્વર્શ઼ન માટેનાં ઉકેલો નીચે આપેલા છે જો નીચા પ્રાધાન્યતાના કાર્યને લીધે જો ઉચ્ચ અગ્રતા કાર્ય અગ્રતા પ્રાયોરિટી ઇન્વર્શ઼ન માંથી પસાર થઈ રહ્યું છે તો પછી સૌથી લાંબી અવધિ કે જેના માટે પ્રાયોરિટી ઇન્વર્શ઼ન થઈ શકે છે તે મહત્તમ સમય છે જેના માટે નીચલા અગ્રતા કાર્યને તેના ક્રિટિકલ સેકશનને એક્સિક્યૂટ કરવાની જરૂર છે કારણ કે આપણે જાણીએ છીએ કે સિંગલ પ્રાયોરિટી ઇન્વર્શ઼ન તે સમયગાળા માટે થઈ શકે છે જે સમયગાળામાં નીચલા અગ્રતા કાર્યને તેના રિસોર્સને એક્સક્લૂસિવ મોડ ની જરૂર હોય છે આપેલ છે કે જે સમય માટે નીચલા અગ્રતા કાર્યને ક્રિટિકલ સેકશનનો ઉપયોગ કરવો જરૂરી છે તે સમય એ છે કે જેના માટે ઉચ્ચ અગ્રતા કાર્ય પ્રાયોરિટી ઇન્વર્શ઼ન ને સહન કરે છે આ સિંગલ પ્રાયોરિટી ઇન્વર્શ઼ન સમસ્યાને સાવચેતીભર્યા પ્રોગ્રામિંગ દ્વારા હલ કરી શકાય છે જેના માટે ઓછી અગ્રતા કાર્ય ના ક્રિટિકલ સેકશનના ઉપયોગને મર્યાદિત કરી શકાય છે દરેક વખતે જ્યારે ક્રિટિકલ સેકશન ના ઉપયોગમાં કન્સિસ્ટન્ટ પોઇન્ટ હોય ત્યારે તે રિસોર્સને મુક્ત કરે છે ડ્યૂરેશન જેમાં ઓછી અગ્રતા કાર્યને નોન પ્રીએમ્પટેબલ રિસોર્સને ઉપયોગ કરવાની જરૂર છે તેને સાવચેતીભર્યા પ્રોગ્રામિંગ દ્વારા ખૂબ જ નાનું બનાવી શકાય છે પરંતુ અનબાઉન્ડ પ્રાયોરિટી ઇન્વર્શ઼ન સમસ્યા સમાન રીતે સાવચેતી પ્રોગ્રામિંગ દ્વારા નિયંત્રિત કરી શકાતી નથી આ અનબાઉન્ડ પ્રાયોરિટી ઇન્વર્શ઼નના ઉકેલોને કાર્યોમાં રિસોર્સ વહેંચણીના પ્રોટોકોલ તરીકે ઓળખવામાં આવે છે આમાંનો સૌથી સરળ પ્રોટોકોલને મૂળભૂત પ્રાયોરિટી ઇન્હેરિટન્સ પ્રોટોકોલ કહેવામાં આવે છે 1990 માં શા અને રાજકુમારે આ પ્રસ્તાવ મૂક્યો હતો આ મૂળભૂત પ્રાયોરિટી ઇન્હેરિટન્સ પ્રોટોકોલ પાછળનો મુખ્ય વિચાર એ છે કે એકવાર નીચી પ્રાધાન્યતા કાર્ય જ્યારે તેના ક્રિટિકલ સેકશનમાં એક્સિક્યૂટ કરતું હોય તો તે પ્રીએમ્પ્ટ કરી શકાતું નથી શક્ય તેટલું ઝડપી એક્સિક્યૂટ કરવા માટે ફક્ત એક જ વસ્તુ કરી શકાય જેટલો ડ્યૂરેશન ટૂંકો બનાવી શકે જેના દ્વારા તે ક્રિટિકલ સેકશનને મુક્ત કરી શકે જેથી ઉચ્ચ અગ્રતા કાર્ય આ રિસોર્સનો ઉપયોગ કરી શકે અને ઇન્વર્શ઼ન સમય ઓછો હશે અહીંની મુખ્ય કન્સર્ન એ છે કે નીચા પ્રાધાન્યતા કાર્ય વહેલી તકે તેનું એક્સક્યૂશન પૂર્ણ કરે આપેલ પ્રોટોકોલ સરળ છે સમસ્યા એ છે કે જ્યારે પણ નીચી અગ્રતા કાર્ય શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરવા માટે એક્સિક્યૂટ કરવામાં આવે અને ક્રિટિકલ સેકશનમાં એક્સિક્યૂટ થતા કાર્ય ઇન્ટર્મીડિએટ્ પ્રાયોરિટી કાર્યો જેણે CPUનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું એના દ્વારા ડિલે થયા કરે છે અને નીચી અગ્રતા કાર્ય પ્રગતિ કરવામાં સમર્થ ન હતું આ સમસ્યાનું સમાધાન એ છે કે નીચી અગ્રતા કાર્યની પ્રાધાન્યતા વધારવી અને તેથી ઇન્ટર્મીડિએટ્ પ્રાયોરિટી કાર્યો પ્રીએમ્પ્ટ કરી શકતું નથી પરંતુ તે પછી ઓછી અગ્રતાની કાર્યની અગ્રતા વધારવા માટે તેના ક્રિટિકલ સેકશન ને એક્સિક્યૂટ કરવાની મહત્વપૂર્ણ છે અને તે ચિંતાનો વિષય છે પરંતુ પ્રશ્ન એ ઊભો થાય છે કે નીચા પ્રાધાન્યતા કાર્યની પ્રાયોરિટી કેટલી વધવી જ્યારે એ એના ક્રિટિકલ સેકશનમાં એક્સિક્યૂટ કરતો હોય જવાબ એ છે નીચા પ્રાધાન્યતાની કાર્યની પ્રાયોરિટી તે કાર્યની સમાન છે કે જે રિસોર્સની રાહમાં છે અને તેથી ઇન્ટર્મીડિએટ્ પ્રાયોરિટી કાર્ય હવે આ ઓછી અગ્રતા કાર્યને પ્રીએમ્પ્ટ કરી શકતો નથી આ મૂળભૂત પ્રાયોરિટી ઇન્હેરિટન્સ પ્રોટોકોલમાં જ્યારે કોઈ રિસોર્સ પહેલેથી જ ઉપયોગમાં લેવાય છે ત્યારે ઉચ્ચ પ્રાધાન્યતા કાર્ય કે જેને રિસોર્સની જરૂર હોય છે તે વિનંતી કરે છે અને બધી વિનંતી FIFO ક્રમમાં કતારમાં છે અને જ્યારે ઉચ્ચ અગ્રતા કાર્ય રિસોર્સ માટે વિનંતી કરે છે ત્યારે ઇન્હેરિટન્સ ક્લૉઝ લાગુ કરવામાં આવે છે અને રાહ જોતા હોય છે જ્યારે નીચા પ્રાધાન્યતા કાર્યની પ્રાધાન્યતા તે સર્વોચ્ચ પ્રાધાન્યતા કાર્યની સમાન કરવામાં આવે છે જે રિસોર્સની રાહમાં છે આ સરળ પ્રોટોકોલ છે જ્યારે રિસોર્સ માટે ઉચ્ચ અગ્રતા કાર્ય બ્લોક થાય નિમ્ન અગ્રતા કાર્ય ઉચ્ચતમ અગ્રતા કાર્ય જે રિસોર્સ ને બ્લોક કરે છે તેની અગ્રતાને વારસામાં પ્રાપ્ત કરે છે ઉદાહરણ તરીકે નીચા પ્રાધાન્યતા કાર્ય રિસોર્સને હોલ્ડ કરે છે અને ઉચ્ચ અગ્રતા કાર્ય નીચા પ્રાધાન્યતાના કાર્યની રિસોર્સના ઉપયોગને પૂર્ણ કરવા માટે રાહ જુએ છે જ્યારે નીચા અગ્રતા કાર્યની અગ્રતા ઉચ્ચ અગ્રતા કાર્યની સમાન હોઇ અને તેથીઇન્ટર્મીડિએટ્ પ્રાયોરિટી કાર્યો ઓછી અગ્રતા કાર્યને પ્રીએમ્પ્ટ કરી શકતા નથી આને પ્રાયોરિટી ઇન્હેરિટન્સ યોજના તરીકે ઓળખવામાં આવે છે ચાલો યોજનાની કેટલીક વધુ વિગતો જોઈએ અહીં એકવાર રિસોર્સ માટે ઉચ્ચ પ્રાધાન્યતા કાર્ય બ્લોક થાય છે પછી નીચા પ્રાધાન્યતાની પ્રાથમિકતા ક્યુમાં માં આવેલા ઉચ્ચતમ અગ્રતા કાર્ય જેટલી વધે છે જો ત્યાં 2 ક્રિયાઓ છે જે રાહ જોય છે જ્યાં એક મધ્યમ પ્રાધાન્યતા છે અને બીજું રિસોર્સ માટે ઉચ્ચ અગ્રતા છેપછી ઓછી અગ્રતા કાર્ય જે રિસોર્સનો ઉપયોગ કરીને એક્સિક્યૂટ થાય છે તેને જે 2 વચ્ચે વધારે છે એ પ્રાધાન્યતા મળે છે પરંતુ પછી એકવાર નીચી અગ્રતા કાર્ય રિસોર્સનો ઉપયોગ પૂર્ણ કરે તે એ પછી તેની જૂની અગ્રતા પર આવી જાય છે ઓછી પ્રાધાન્યતાનું કાર્ય ફરીથી નીચા અગ્રતા બની જાય છે અને એકવાર તે રિસોર્સને મુક્ત કરે છે ત્યારે તેની અગ્રતા મૂલ્યમાં ફેરફાર થાય છે સિવાય કે તે અન્ય નિર્ણાયક રિસોર્સ ધરાવે છે ઉચ્ચ અગ્રતા કાર્ય રાહ જોઈ રહ્યું છે અને તે ઉચ્ચ પ્રાયોરિટી ટાસ્કની પ્રાયોરિટી વારસામાં મેળવે છે જ્યારે તે રિસોર્સને રિલીઝ કરે છે તે તેની મૂળ અગ્રતા પર પાછા ફરે છે પરંતુ તે પછી જે સમસ્યા સર્જાય છે અને જે ઉકેલે છે તે નીચે મુજબ છે તે અનબાઉન્ડ પ્રાયોરિટી ઇન્વર્શ઼નની સમસ્યાનું નિરાકરણ લાવ્યું પરંતુ તે અનબાઉન્ડ પ્રાયોરિટી ઇન્વર્શ઼ન સમસ્યાને કેવી રીતે હલ કરે છે તે અહીં એક મોટો પ્રશ્ન છે તે અનબાઉન્ડ પ્રાયોરિટી ઇન્વર્શ઼ન સમસ્યાનું સમાધાન કર્યું કારણ કે ઇન્હેરિટન્સ ક્લૉઝમાં ઓછી અગ્રતા કાર્યની અગ્રતા વધારીને ઉચ્ચ અગ્રતા કાર્ય જે વેઇટ કરે છે એના જેટલી કરવામાં આવે છે અને તેથી ઇન્ટર્મીડિએટ્ પ્રાયોરિટી કાર્યો જે ઓછી અગ્રતા કાર્યને CPUના ઉપયોગથી પ્રીએમ્પ્ટ કરતું હતું એ હવે કરી શકશે નહીં અને તેથી અનબાઉન્ડ પ્રાયોરિટી સમસ્યા હલ થાય છે ઇન્ટર્મીડિએટ્ પ્રાયોરિટી કાર્યો હવે પ્રીએમ્પ્ટ થઈ શકશે નહીં અને અનબાઉન્ડ પ્રાયોરિટી ઇન્વર્શ઼ન સમસ્યા પણ હલ થઈ ગઈ છે આ પ્રાયોરિટી ઇન્હેરિટન્સ પ્રોટોકોલની સ્કીમૈટિક રજૂઆત છે અહીં નીચી અગ્રતા કાર્ય એક ક્રિટિકલ રિસોર્સ ધરાવે છે અને પ્રાયોરિટી મૂલ્ય એક સમયે 5 છે સમય ઇન્સ્ટન્સ 2 પર એક ઉચ્ચ અગ્રતા કાર્ય શરૂ થયું અને તેનું અગ્રતા સ્તર 10 છે થોડા સમય પછી તેને રિસોર્સની જરૂર હતી અને તે બ્લોક થયું કારણ કે રિસોર્સ પહેલેથી જ ઓછી અગ્રતા કાર્ય દ્વારા રાખવામાં આવ્યું છે તે લીલા દ્વારા બતાવ્યા પ્રમાણે એક્સક્યૂશન શરૂ કર્યું પરંતુ પછી તેની પ્રાધાન્યતા બદલાઈ ગઈ કારણ કે ઉચ્ચ પ્રાયોરિટી કાર્ય રાહ જોઈ રહ્યું છે એકવાર તે રાહ જોવાનું શરૂ કરે છે તેની પ્રાધાન્યતા 5 થી 10 થઇઅને તે એક્સક્યૂશન કરવાનું ચાલુ રાખે છે કારણ કે ઉચ્ચ પ્રાયોરિટી કાર્યની અગ્રતા 10 છે અને પછી તે રિસોર્સને મુક્ત કરે છે ત્યારે તે તેની પોતાની અગ્રતા મૂલ્ય પર પાછું આવે છે આપણે આ વ્યાખ્યાનના અંતે છીએ હવે પછીના વ્યાખ્યાનમાં આપણે આ પોઇન્ટ થી આગળ વધીશું